પ્રિય સહભાગીઓનું સ્વાગત છે આ મોડ્યુલ માં આપણે સ્મિતના પ્રકારો સાંસ્કૃતિક તફાવતો કે જેમાં આપણે સ્મિત તેમજ માથાનું હલાવવું જોઇશું અને અર્થઘટન કરીશું પ્રથમ પ્રકારનું સ્મિત જે એલન પીસ દ્વારા સૂચવવામાં આવ્યું છે તે છે ચુસ્ત લિપ્ડ સ્મિત આ સ્મિત સામાન્ય રીતે પ્રદર્શિત થાય છે જ્યારે લોકો વિચારો સાથે ખુલવા માંગતા નથી તેઓ તેમના વલણને નિયંત્રિત કરવા માંગે છે તેઓ તેમના વિચારોને છુપાવવા માંગે છે અને તે જ સમયે તેઓ મિલનસાર લોકો તરીકે આવવા માંગે છે જેમ તમે આ ફોટોગ્રાફ્સમાંથી સમજી શકો છો કે હોઠ ચહેરા પર ચુસ્ત ખેંચાય છે અને હોઠ સીધી રેખામાં હોય છે તેથી ઘણી વખત તમને અત્યંત સફળ લોકોના ફોટોગ્રાફ્સ અને વિડીયોમાં આ પ્રકારનું સ્મિત જોવા મળશે જેઓ ઘણીવાર સફળતા અને તેની પાછળના પરિમાણો વિશે વાત કરતા હોય છે તેમ છતાં જીવનની સાચી વાતો ક્યારેય જાહેર કરતા નથી તે જ સમયે આપણને લાગે છે કે ચુસ્ત લિપ્ડ સ્મિત પણ જૂથમાં નવા પ્રવેશ કરનારને સૂચવે છે કે વ્યક્તિ શામેલ નથી સ્મિતનો આગળનો પ્રકાર ટ્વિસ્ટેડ અથવા લોપ સાઇડેડ સ્મિત છે અહીં આપણને મળ્યુ કે મગજની બે બાજુ વ્યક્તિને વિરોધાભાસી સંદેશા મોકલે છે તે ચહેરાની દરેક બાજુ પર વિપરીત લાગણીઓ દર્શાવે છે ડાબુ મગજ સ્નાયુઓને નીચે તરફ ખેંચે છે અને મગજની જમણી બાજુ ડાબા બાજુની ભમર તેમજ હોઠ અને ગાલને ઊંચા કરે છે અને તેથી આ સ્મિત મિશ્ર લાગણીઓ વ્યક્ત કરે છે હોઠ વગેરેની નીચેની તરફની ત્રાંસ નકારાત્મક લાગણીઓ સૂચવે છે અને ઉપરનો ઝુકાવ સૂચવે છે કે વ્યક્તિ ગુસ્સે નથી આને ઘણીવાર સૂક્ષ્મ અભિવ્યક્તિ માનવામાં આવે છે પરંતુ આપણો અનુભવ આપણને કહે છે કે તે જાણીજોઈને પણ કરી શકાય છે અને અમુક પરિસ્થિતિઓમાં કટાક્ષ તેમજ શરમજનક સંદેશો મોકલે છે ત્રીજા પ્રકારનું સ્મિત જે એલન પીસ દ્વારા લેવામાં આવ્યું છે તે છે નમતા જડબાનું સ્મિત તે સ્મિતની અતિશયોક્તિ છે અને ઘણીવાર તે એ લોકો દ્વારા લેવામાં આવે છે જેમણે લોકોના મોટા જૂથ સાથે વાતચીત કરવાની હોય ખાસ કરીને જાહેર વ્યક્તિઓ જ્યારે ભીડ સાથે વાતચીત કરતી હોય તેથી તેઓ એવી છાપ આપવા માંગે છે કે તેઓ આ લોકોને મળીને ખુશ અને આનંદિત છે અને ચોક્કસ સહ્રદયતા છે તે જ સમયે તમે જોશો કે વિવિધ સામાજિક પ્રસંગોએ તે અન્ય લોકોમાં દુશ્મનાવટ અથવા ગુસ્સો ઘટાડવા માટે પ્રદર્શિત કરવામાં આવે છે તેથી તે હકારાત્મક સ્મિતની અતિશયોક્તિ છે બાજુ તરફ જોવાવાળુ અથવા ટર્ન અવે સ્મિત જે તમે આ ફોટોગ્રાફ જોઈને સરળતાથી સમજી શકો છો તેથી તેમાં નિખાલસતા તેમજ શરમાળપણું છે તે આવકારની ભાવના અને તે જ સમયે ઓછાબોલા રહેવાની ભાવના અને લોકોને ટાળવાની વૃત્તિ સૂચવે છે જ્યારે આપણે આ સ્મિતને જોઈએ છીએ અન્ય લોકો પર તે આપણામાં કોઈક રીતે માતાપિતાની લાગણી પેદા કરે છે અને આપણને આવા વ્યક્તિનું રક્ષણ કરવા અથવા તેની સંભાળ રાખવા પ્રેરે છે આ સ્મિતને પ્રિંસેસ ડાયનાએ અમર બનાવી દીધું છે જે જ્યાં પણ ગઇ હોય ત્યાં લોકોના દિલને મોહિત કરી લે છે કંગાળ સ્મિત એ એક માસ્ક છે જે આપણને સૂચવવામાં મદદ કરે છે કે આપણે ખરેખર પીડામાં નથી તેથી આ વિચારમાંથી પાર થવાની આ એક સામાજિક રીત છે જેને આપણું દુખ અને આપણી વ્યથા આપણે અન્ય લોકો સાથે વહેંચવા નથી માંગતા અથવા આપણે તેને સહન કરવા સક્ષમ છીએ તેથી આ સ્મિત સહેજ અસમપ્રમાણ પણ છે કારણ કે સ્મિત આંખો સુધી પહોંચતું નથી આંખો ઉદાસ રહે છે ભીનું સ્મિત એ ખૂબ જ ખુશ ડુકેન સ્મિત ને નિયંત્રિત કરવાનો પ્રયાસ છે તેથી અહીં તમે જાણશો કે વ્યક્તિ જાણે છે કે હૃદયમાં સાચી હૂંફ છે વાસ્તવમાં ખુલ્લી રીતે સ્મિત કરવાનું એક કારણ છે પરંતુ કોઈક રીતે સામાજિક કર્ટસી ને કારણે અથવા અમુક અન્ય લાગણીઓને કારણે અથવા અમુક અન્ય અવરોધોને કારણે વ્યક્તિને લાગે છે કે મારે અહીં બરાબર હસવું જોઈએ નહીં તેથી આને ભીના સ્મિત તરીકે ઓળખવામાં આવે છે ઉદાહરણ તરીકે ગરમ કેક પર ભીનુ કપડુ મુકવુ આ સ્મિત ત્યારે કરવામાં આવે છે જ્યારે આપણે જાણીએ છીએ કે આપણે અન્ય લોકોને મદદ કરવા માટેની પરિસ્થિતિમાં નથી આગળ ક્વોલિફાયર સ્મિત છે આનો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે આપણને લાગે છે કે આપણે બીજાને મદદ કરવાની સ્થિતિમાં નથી પરંતુ સાથે સાથે આપણે ઈચ્છીએ છીએ કે અન્ય વ્યક્તિને બહુ ખરાબ ન લાગવું જોઈએ તે ખરાબ સમાચારના સંદેશાવ્યવહારને સરળ બનાવે છે અને તે નકારાત્મક પાસાને દૂર કરવાનો પ્રયાસ કરે છે ઉદાહરણ તરીકે તમે પ્રોડક્ટ નું ચોક્કસ મોડેલ મેળવવા માટે તમારા વારાની રાહ જોતી લાંબી કતારમાં ઊભા છો કતાર સમાપ્ત થાય અને તમે બારી સુધી પહોંચો ત્યાં સુધી તમે જોશો કે મોડેલ પૂરુ થઈ ગયું છે તે સમયે સેલ્સમેન આ સંદેશ તમને વ્યવહારુ સ્મિત સાથે આપશે તેથી આ એક ક્વોલિફાયર સ્મિત છે તેથી તે ઘણીવાર આપણને પરેશાન કરી શકે છે કારણ કે કાં તો આપણે પાછા હસતા ફસાઈ જઈએ છીએ અથવા પરિસ્થિતિ આપણને બિલકુલ હસવા દેતી નથી તેવી જ રીતે આપણી પાસે એક સ્મિત છે જે આપણો તિરસ્કાર દર્શાવે છે તે અણગમો અને રોષનું મિશ્રણ છે અને તે કેટલાક મુખ્ય તફાવતો સાથે સાચા આનંદના સ્મિત જેવું જ છે એ મુખ્ય તફાવત સાથે કે હોઠનો ખૂણો પ્રમાણમાં સજ્જડ દેખાય છે આ તિરસ્કારનું સ્મિત ઘણી વખત પ્રદર્શિત થાય છે જ્યારે આપણે સામાજિક પરિસ્થિતિઓમાં હોઈએ છીએ અને તે જ રીતે તમે તેને તે સંસ્કૃતિઓમાં જોશો જ્યાં વ્યક્તિગત જરૂરિયાતો હંમેશા ધ્યાન કેન્દ્રિત નથી આનો ઉપયોગ નકારાત્મક લાગણીઓને છુપાવવા માટે થાય છે ઉદાહરણ તરીકે સામાજિક સંવાદિતા જાળવવા માટે ગુસ્સો વગેરે સ્મિતનો બીજો પ્રકાર જે ફિલ્મો અને સમાન માધ્યમો વગેરેનો મુખ્ય ભાગ બની ગયો છે તે છે ક્રોધિત આનંદ સ્મિત આને સ્કેડેનફ્રોઇડ સ્મિત તરીકે પણ ઓળખવામાં આવે છે જે એક જર્મન શબ્દ છે અને આ મોટે ભાગે દૂષિત આનંદ અથવા અન્ય લોકોના દુર્ભાગ્યમાં આનંદ તરીકે અનુવાદ થાય છે તેથી તે રોમાંચ અથવા આત્મસંતોષની અભિવ્યક્તિ છે જ્યારે આપણને ખબર પડે કે અન્ય વ્યક્તિ ચોક્કસ મુશ્કેલીઓ વગેરેનો સામનો કરી રહી છે ઘણી વખત આપણે જોઇએ છીએ કે જુદા જુદા લોકોમાં આ લાગણીના કારણો અલગ છે કેટલીકવાર તે વ્યક્તિ પ્રત્યેની વ્યક્તિગત બદલાની લાગણી સાથે સંબંધિત હોઈ શકે છે કેટલીકવાર આપણે જોઇએ છીએ કે સામાજિક અથવા સાંસ્કૃતિક સમસ્યાઓ હોઈ શકે છે અને કેટલીકવાર આપણે જોઇએ છીએ કે આખરે ન્યાયની ભાવના પ્રવર્તી શકે છે દાખલા તરીકે આપણને લાગે છે કે કોઈ વ્યક્તિ અનૈતિક માધ્યમથી અચાનક સમૃદ્ધ અને પ્રભાવશાળી બની ગઈ છે જો કે જ્યારે થોડા વર્ષો પછી કાયદો તે વ્યક્તિ સુધી પહોંચી જાય છે અને તેને પકડી લે છે ત્યારે આપણે અમુક પ્રકારનો આનંદ અનુભવીએ છીએ અને આ સ્મિત આ પરિસ્થિતિઓમાં પણ પ્રતિબિંબિત થાય છે આ સ્મિત જટિલ લાગણીઓને છુપાવે છે તે આક્રમકતાની લાગણીઓને છુપાવે છે તે દુશ્મનાવટની ભાવનાથી ઉદ્ભવી શકે છે જ્યારે પણ હરીફને હરાવવામાં આવે છે અને કેટલીકવાર જેમ મેં હમણાં જ ટિપ્પણી કરી છે તે આખરે ન્યાય આપવાનું પરિણામ હોઈ શકે છે અન્ય લોકો પાસેથી આ સ્મિત છુપાવવું હંમેશા સરળ નથી જ્યારે આપણે એકલા હોઈએ ત્યારે આપણે આ બધી પરિસ્થિતિઓમાં ખૂબ ખુશ રીતે સ્મિત કરીશું આપણે તેનો ઉપયોગ કરીશું જે ડુકેન સ્મિત તરીકે ઓળખાય છે ડુકેન પ્રેમ કરે છે પરંતુ જ્યારે આપણે અન્યની હાજરીમાં હોઈએ છીએ ત્યારે આપણે કન્ડિશન્ડ હોઈએ છીએ અન્ય લોકોની નાખુશીમાં વધારે ખુશી બતાવતા નથી કારણ કે મૂળભૂત રીતે આપણે બધા સામાજિક લોકો છીએ જ્યારે આપણે જાણીએ છીએ કે કોઈ જોઈ રહ્યું છે ત્યારે આપણે આપણા ચહેરાના અમુક ભાગો પર ખૂબ આનંદની આ લાગણીને દબાવવાનો પ્રયત્ન કરીએ છીએ આપણી આંખો સાચી લાગણીઓ વ્યક્ત કરશે પરંતુ આપણા ચહેરા પર હાસ્ય હશે અને તે આ હસવાની વિલક્ષણતા છે જે હોરર મૂવીના વિલન નો મુખ્ય ભાગ બની ગઈ છે આપણી પાસે આ પણ છે જે નમ્ર સ્મિત તરીકે ઓળખાય છે તમે જાણો છો તેમ નમ્રતા સ્વૈચ્છિક છે અને ઇરાદાપૂર્વક પણ છે પરંતુ તે જ સમયે તે આપણી સામાજિક ક્રિયાપ્રતિક્રિયાઓ નું નિર્ણાયક પાસું છે તેથી આ નમ્ર સ્મિત આ વિચારને વ્યક્ત કરે છે કે અલગ અલગ પરિસ્થિતિઓમાં વિવિધ લોકોની લાગણીઓ આપણા માટે મહત્વપૂર્ણ છે અને સ્મિતને સમાવિષ્ટ કરવું એ પણ એક રસપ્રદ ઉદાહરણ છે કે હું કેવી રીતે સ્મિત કરૂં છું તે આપણને આપણા સામાજિક ખોટા પાસાને દૂર કરવા અને અમુક અસ્વસ્થ ઘટનાઓને સરળ બનાવવા માટે સક્ષમ બનાવે છે ઉદાહરણ તરીકે આપણે સાથી વ્યક્તિના ડ્રેસ પર પીણું ઢોળીએ છીએ આપણે આપણી ક્રિયાપ્રતિક્રિયા વગેરે દરમિયાન અન્ય વ્યક્તિનું નામ ભૂલી ગયા છીએ તેથી આ શરમજનક સ્મિત આપણને આ પરિસ્થિતિઓની ઓકવર્ડનેસ ને ઓછામાં ઓછી રીતે દૂર કરવામાં મદદ કરે છે કેટલાક અભ્યાસોમાં એવું પણ જાણવા મળ્યું છે કે લોકો તે લોકોને વધુ માફ કરવાનું પસંદ કરે છે કેટલાક અભ્યાસોએ એવું પણ સૂચવ્યું છે કે આપણી ક્રિયાપ્રતિક્રિયામાં આપણે તે લોકોને માફ કરવાનું વધુ પસંદ કરીએ છીએ જેઓ આવા સ્મિતની મદદથી પોતાની મૂંઝવણ દર્શાવે છે આપણા સ્મિત અને તેની સમજણ સાથે સંકળાયેલું એક ખૂબ જ મહત્વપૂર્ણ પાસું સાંસ્કૃતિક સમજ સાથે સંબંધિત છે આપણને જાણવા મળે છે કે વિવિધ સંસ્કૃતિઓમાં સ્મિત અલગ રીતે કરવામાં આવે છે કારણ કે આખરે સ્મિત પણ તે સામાજિક રીતે સ્વીકૃત પ્રદર્શન નિયમો દ્વારા સંચાલિત થાય છે તમામ સંસ્કૃતિઓમાં આપણે બધા મનુષ્યો બંને ડુકેન અને સામાજિક સ્મિત તેમજ પ્લાસ્ટિક સ્મિત પ્રદર્શિત કરે છે તેમ છતાં આપણે જોઈએ છીએ કે કેવી રીતે સ્મિત પેદા થાય છે તે આપણી સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિ પર આધારિત છે તેની નોંધ લેવાય છે કે સામાન્ય અમેરિકન વર્તણૂક એ છે કે જ્યારે આપણે કોઈ પણ વ્યક્તિ સાથે વાતચીત કરીએ ત્યારે સુખી સ્મિત ડુકેન સ્મિત આપવું અમેરિકનની સરખામણીમાં બ્રિટિશર કદાચ સામાજિક સ્મિતનો ઉપયોગ કરે તેવી શક્યતા છે ડાકર કેટનર દ્વારા આ અભ્યાસમાં ધ્યાન દોરવામાં આવ્યું છે કે બ્રિટિશર તેમના અમેરિકન ભાગીદારોની સરખામણીમાં વધુ વખત સામાજિક સ્મિત આપે છે તે ચોક્કસ સંશોધનોમાં દર્શાવવામાં આવ્યું છે કે બ્રિટિશર ડુકેન સ્મિતને બદલે સામાજિક સ્મિતનો ઉપયોગ કરે તેવી વધારે સંભાવના છે એક સામાજિક સ્મિત જે સમાજની હિતસંબંધ નમ્ર બનાવવા માટે અપનાવવામાં આવે છે કેટનરના સંશોધનમાં આ વર્તણૂકના મૂળને વધુ જોરથી શોધી કાઢવામાં આવ્યા છે જે બ્રિટિશ સંસ્કૃતિમાં સામાજિક નમ્રતા અને તફાવતના પ્રદર્શન પર જોવા મળે છે તેમજ બ્રિટિશરનો આ ખ્યાલ સજ્જડ ઉપલા હોઠ છે જે ચોક્કસપણે હજુ પણ બ્રિટીશ સમાજના ક્ષેત્રમાં ખૂબ પ્રચલિત છે સ્ટેનફોર્ડના પ્રોફેસર જીન સાઈના સંશોધનને ટાંકવું રસપ્રદ છે જેમણે સૂચવ્યું છે કે આપણી સંસ્કૃતિ હસવાને કેવી રીતે જુએ છે તે પ્રભાવ પાડે છે કે આપણી સંસ્કૃતિમાં લોકો કેવી રીતે સ્મિત કરે છે અને હું તેના તરફથી ટાંકું છું ઘણીવાર લોકો એવું વિચારે છે કે જ્યારે તેઓ આપણા ઉમેદવારોના સત્તાવાર ફોટો જોઈ રહ્યા હોય ત્યારે તેઓ ઉમેદવારો વિશે એક વિશિષ્ટ લક્ષણ શીખી રહ્યા છે પરંતુ અમારા તારણો સૂચવે છે કે તેઓ ઉમેદવારોની સંસ્કૃતિ અને ભાવનાઓ વિશે પણ શીખી રહ્યા છે જેની તે કિંમત કરે છે આ એક નોંધપાત્ર સંશોધન છે કારણ કે વ્યક્તિગત લાગણીઓની અભિવ્યક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે સંશોધન વ્યક્તિગત અભિવ્યક્તિ પોતે સાંસ્કૃતિક રીતે કન્ડિશન્ડ અને સાંસ્કૃતિક રીતે કેવી રીતે ટાંકવામાં આવે છે તેના પર કેન્દ્રિત છે તેણીએ વિવિધ રાષ્ટ્રોના નેતાઓના ભાવનાત્મક અભિવ્યક્તિઓની સરખામણી કરી હતી અને તારણ કાઢ્યું છે કે કોઈ ચોક્કસ રાષ્ટ્ર જેટલો ઉત્સાહનો ઉપયોગ કરશે તેમના નેતાઓ વધુ ઉત્સાહિત સ્મિત બતાવશે અને તેણે અમેરિકન નેતાઓના ઉદાહરણો ટાંક્યા છે બીજી બાજુ જેટલું વધારે રાષ્ટ્ર મૂલ્ય સફળતાએ પહોંચે તેટલું વધારે તે નેતાઓ તેમની સામાજિક ક્રિયાપ્રતિક્રિયાઓમાં શાંત સ્મિત દર્શાવે છે અને તેણીએ પૂર્વ એશિયન દેશો અને તેમના રાજકીય નેતાઓનું ઉદાહરણ આપ્યું છે તેણીએ આ સંશોધનમાં એક શબ્દસમૂહનો ઉપયોગ કર્યો છે અને હું આ શબ્દસમૂહને ટાંકું છું રાષ્ટ્રની આદર્શ અસર આ શબ્દસમૂહને સાંસ્કૃતિક રીતે મૂલ્યવાન લાગણીઓ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે અને લોકો તેને કેવી રીતે અનુભવે છે કે શીખે છે અને તેની બોડી લેંગ્વેજ માં કેવી રીતે વ્યક્ત કરે છે અન્ય સંશોધન જે આ વિચારને સમર્થન આપે છે તે છે બિન મૌખિક સંદેશાવ્યવહારમાં કાર્મેન જુડિથ નાઇન કર્ટ દ્વારા છે તે લખે છે કે એંગ્લો સંસ્કૃતિ મૈત્રીપૂર્ણ ક્ષેત્રમાં સ્મિતનો ઉપયોગ કરે છે પરંતુ ગંભીર પરિસ્થિતિઓમાં ભાગ્યે જ દાખલા તરીકે લોકો ખૂબ ઓછુ સ્મિત કરશે જ્યારે તેઓ કામના સ્થળો પર શીખવામાં હોય જેમકે વર્ગખંડોમાં તેમજ તેમની ઓફિસમાં હોય ત્યારે એ જ રીતે આ સંશોધનમાં એવું નિર્દેશ કરવામાં આવ્યું છે કે લેટિન અમેરિકન દેશોમાં સ્મિત ઘણી મૌખિક અભિવ્યક્તિઓનું સ્થાન લે છે જેમકે વાસ્તવમાં હાય તમે કેમ છો ની જગ્યાએ લેટિન અમેરિકામાં કોઈ વ્યક્તિ કદાચ કોઈ વ્યક્તિ સામે સ્મિત કરવાનું પસંદ કરશે અને પછી તેમનું સ્મિત અન્ય વ્યક્તિ દ્વારા પણ આભાર માનવાનું સૂચન કરશે મૌખિક રીતે કૃતજ્ઞતા વ્યક્ત કરવી અમુક સંસ્કૃતિઓમાં ઔપચારિક અને અમુક સંસ્કૃતિઓમાં અવ્યવહારુ લાગે છે જો કોઈ મિત્ર આ લાગણીઓને મૌખિક રીતે વ્યક્ત કરે છે તો એવું માનવામાં આવશે કે મિત્ર કાં તો પોતાની જાતને દૂર રાખી રહ્યો છે અથવા અન્ય લોકોને નકારી રહ્યો છે ક્રોસ સાંસ્કૃતિક પ્રભાવો અન્ય લોકોની વર્તણૂકને આપણે જે રીતે અર્થઘટન કરીએ છીએ તે પણ વિશિષ્ટતા આપી શકે છે જો કોઈ સાંસ્કૃતિક તફાવતો અને તેમના સ્મિતથી પરિચિત ન હોય તો તે સહેલાઈથી અલગ પૃષ્ઠભૂમિની વ્યક્તિને ખોટી સમજણથી લઇ શકે છે ઉદાહરણ તરીકે એક બ્રિટીશરને એવી ખોટી સમજણ થઈ શકે છે કે લેટિન અમેરિકન મિત્ર ખૂબ હસી રહ્યો છે અથવા અમુક પરિસ્થિતિઓમાં સ્મિત અયોગ્ય છે સમજણના આ સાંસ્કૃતિક તફાવતો કેટલાક સત્તાવાર માર્ગદર્શિકા પુસ્તકોમાં પ્રવેશી ગયા છે અને પોલેન્ડ વિશે લોકપ્રિય માર્ગદર્શિકાના બ્રિટિશ લેખકોએ પ્રવાસીઓને ચેતવણી આપી છે કે પોલેન્ડમાં અજાણ્યાઓ પર હસવું મૂર્ખતાની નિશાની છે નોર્વે ની સરકારે હાસ્યાસ્પદ રીતે સમજાવ્યું છે નોર્વેની સંસ્કૃતિનો ઘોંઘાટ સૂચવે છે કે જ્યારે શેરીમાં કોઈ અજાણી વ્યક્તિ નોર્વેના વ્યક્તિ પર સ્મિત કરે છે ત્યારે તેઓ માની શકે છે કે આ અજાણી વ્યક્તિ પાગલ છે આ દિશાનિર્દેશો નો અર્થ ઘણો વધારે નહિ હોઈ પરંતુ તેઓ આપણને જે રીતે સ્મિતને માનવામાં આવે છે તેમાં સાંસ્કૃતિક તફાવતોનું મહત્વ સમજવામાં મદદ કરે છે સ્મિતનું બીજું પાસું ખૂબ હસવા સાથે સંબંધિત છે ડાર્વિને મૂર્ખ લોકોના મોટા વર્ગ વિશે પણ લખ્યું છે જે સતત હસતા રહે છે એક રશિયન કહેવત કહે છે કે કોઈ કારણ વગર હસવું એ મૂર્ખતાની નિશાની છે તેમ છતાં તેમનું સ્મિત ખુશીની સાર્વત્રિક અભિવ્યક્તિ માનવામાં આવે છે પુરાવા સૂચવે છે કે જ્યારે આપણે સ્મિત કરીએ છીએ આપણે કેવી રીતે સ્મિત કરીએ છીએ આપણે કેટલું સ્મિત કરીએ છીએ વગેરે સંસ્કૃતિ દ્વારા સંચાલિત થાય છે જે આપણા માનસને કન્ડિશન્ડ કરે છે ઉદાહરણ તરીકે સંશોધકોએ શોધી કાઢ્યું છે કે જર્મન સંસ્કૃતિમાં સ્મિત મિત્રો અને પરિવાર માટે અનામત છે અને ઔપચારિક પરિચય દરમિયાન ન પણ આવી શકે કામની બેઠકોમાં અને તે પરિસ્થિતિઓમાં જેને ગંભીર ગણવામાં આવે છે ઉદાહરણ તરીકે જ્યારે કોઈ વ્યક્તિ બીમારી વગેરે માંથી પસાર થઈ રહી હોય અથવા હોસ્પિટલમાં હોય ત્યારે સૌથી યોગ્ય પ્રતિભાવ એ છે જે સ્મિત વગર આરક્ષિત છે પરંપરાગત ચાઇનીઝ પરિવારોમાં પણ કુટુંબ અને મિત્રો વચ્ચે સ્મિતનો વ્યાપક ઉપયોગ થાય છે પરંતુ ઔપચારિક પરિસ્થિતિઓમાં તે હજુ પણ મર્યાદિત હોઈ શકે છે સમાન વલણો વિયેતનામીસ સમુદાયમાં ચોક્કસ સંશોધકો દ્વારા જોવા મળે છે જ્યાં તેમને જાણવા મળ્યું છે કે મૌન અથવા અનિચ્છા સ્મિતનો ઉપયોગ નકારાત્મક અર્થની અભિવ્યક્તિ તરીકે થાય છે એ જ રીતે ઘણી એશિયન સંસ્કૃતિઓમાં આપણને લાગે છે કે સ્મિત નાના ગુનાઓ માટે માફીની અભિવ્યક્તિ હોઈ શકે છે તે અધિકૃતને આપણા ભેદને પણ સૂચવી શકે છે તે મુશ્કેલ લાગણીઓ અને પીડા તકલીફ વગેરેના ભાવો પણ આવરી શકે છે અને તે આપણને તકરાર ટાળવા માટે મદદ કરે છે જ્યારે આપણું અપમાન કરવામાં આવે છે અથવા ધમકી આપવામાં આવે છે અથવા અન્યથા ઉશ્કેરવામાં આવે છે આ વિડિઓ આપણને ખૂબ જ રસપ્રદ છતાં સંક્ષિપ્ત રીતે સ્મિતમાં સાંસ્કૃતિક વિવિધતાને સમજવામાં મદદ કરે છે યુએસ માં આવતા પ્રવાસીઓને મુસાફરોની સલાહ દર્શાવે છે કે મોટાભાગના અમેરિકન તેમના સ્મિત વિશે બે વાર વિચારશે નહીં ગાઇડ બંનેએ પ્રવાસીઓને સમજાવ્યું કે અમેરિકન અજાણ્યાઓ સામે વધુ હસે છે તો અમેરિકન શા માટે આટલું હસે છે અને શા માટે તે દરેક માટે આટલું વિચિત્ર છે જ્યારે અમેરિકન માટે ખૂબ જ સારું કારણ ન હોય ત્યારે પણ હસતા હોય તેવું લાગતું હતું જ્યારે તમે કોઈ અમેરિકનને હસતા જોશો ત્યારે તેઓ ખુશ આત્મવિશ્વાસુ અથવા તટસ્થ લાગશે કેટલીકવાર તે બીજાને આરામદાયક લાગે તે માટે એક નમ્ર રીત છે સ્મિત માટે સેવાનો આભાર અહીં તમારી રસીદ છે ખુબ ખુબ આભાર જોકે અન્ય દેશોમાં કોઈ કારણ વગર હસવું તમને બુદ્ધુ લાગે છે જાપાન ભારત દક્ષિણ કોરિયા અને રશિયા જેવા દેશોમાં જોવા મળતા એક સંશોધક દ્વારા હસતા ચહેરાઓને ગંભીર લોકો કરતા ઓછા બુદ્ધિશાળી માનવામાં આવતા હતા તેમનો સિદ્ધાંત એ છે કે દેશની અસ્થિરતાના સ્તર અને હસતાં મૂર્ખ શોધવા વચ્ચે જોડાણ છે એમ પણ જ્યારે ભવિષ્ય અનિશ્ચિત હોય ત્યારે તમે આટલા આત્મવિશ્વાસ અને ખુશ કેવી રીતે રહી શકો જે રશિયા જેવા રૂઢિગત નારાજગી વાળા સ્થાનને સમજાવવામાં મદદ કરી શકે છે જ્યાં ફોટામાં હસવું એ ખરેખર કોઈ વસ્તુ નથી જ્યારે મેકડોનાલ્ડ્સ નેવુંના દાયકામાં રશિયા ગયા ત્યારે તેઓએ તેમના કર્મચારીઓને કેવી રીતે હસવું તે અંગે અનુશિક્ષણ આપવું પડ્યું બોડી લેંગ્વેજનું બીજું પાસું જેને હું આજના મોડ્યુલમાં આવરી લેવા માંગુ છું તે છે જે રીતે માથું હલાવવું અને માથું ધ્રૂજાવવાને શુ સમજાય છે માથાને લગતા સંખ્યાબંધ હાવભાવ સ્વીકૃત અર્થની સ્પષ્ટ શ્રેણીમાં આવે છે અને માથું હલાવવું અને માથું ધ્રૂજાવવું એ આપણી લાગણીઓ ભાવનાઓ સંદેશાઓ વગેરે સાથે વાતચીત કરવાની એક અગ્રણી બિન મૌખિક રીત છે અને સાથે સ્મિત અને માથાની સ્થિતિને હલાવવું ધ્યાનમાં લેવામાં આવે છે સામાન્ય રીતે પુષ્ટિ અથવા હા અને હાથ મિલાવવા માટે સકારાત્મક હાવભાવ સામાન્ય રીતે મોટાભાગની સંસ્કૃતિઓમાં ના હોવાનું માનવામાં આવે છે તેથી તમે જોશો કે બંને જન્મજાત હાવભાવ છે પરંતુ તેમ છતા હકાર સમજવુ એ સામાજિક અને સાંસ્કૃતિક અર્થઘટનો પર આધાર રાખે છે પરંતુ મોટાભાગની સંસ્કૃતિઓમાં નોડ ને હા ગણવામાં આવે છે અને શેક ને ના ગણવામાં આવે છે જો કે સમાજના અમુક વિભાગો અને અમુક સંસ્કૃતિઓ છે જેમાં હકાર નોડ ને ના ગણવામાં આવે છે અને શેક ને હા તરીકે ગણવામાં આવે છે પરંતુ આપણે નોડ ને હા અને શેકને ના તરીકે સામાન્ય રીતે જોવા મળતી સમજ સાથે સુમેળ સાધી આપણી ચર્ચા ચાલુ રાખીશું માથાનુ નોડ આપણા કરાર આપણી મંજૂરી બતાવવા માટે વપરાય છે જ્યારે અન્ય લોકો સાથે વાત કરી રહ્યા હોય ત્યારે તે એમ પણ બતાવે છે કે આપણે તેમના વિચારોને સમજવા માટે સક્ષમ છીએ અને આપણે તેમના પ્રત્યે સતત સચેત છીએ તે જ સમયે આપણા નોડ આપણને તે સમયે આપણે જે ભાવનાત્મક રીતમાંથી પસાર થઈ રહ્યા છીએ તે બીજાને મોકલવામાં મદદ કરે છે તેથી પુષ્ટિ માટે અને અન્ય સંબંધિત લાગણીઓને બીજાને મોકલવા માટે આ લયબદ્ધ કતાર ઘણીવાર સ્મિત અથવા તેની ગેરહાજરી સાથે અને તે જ સમયે મંજૂરી અથવા કરારના અન્ય સંબંધિત ચિહ્નો સાથે હોય છે ડબલ નોડ વક્તાને તેના ભાષણની ગતિમાં ઝડપ વધારવા કહે છે મલ્ટીપલ માથાના નોડ અથવા એક ધીમો નોડ વક્તાના લયમાં વિક્ષેપ પેદા કરી શકે છે કારણ કે વક્તા અચાનક આ પ્રકારના નોડ તરફ આકર્ષાય છે વધુ પડતા અને ઝડપી માથાના નોડથી વક્તાની પ્રતિભાવમાં ઉતાવળ થઈ શકે છે અને વક્તાને લાગે છે કે તેના પ્રતિભાવોને ઉતાવળ કરવાની તે બિન મૌખિક કતાર છે અયોગ્ય માથું હલાવવું નોડ અથવા ખૂબ ઝડપથી માથું હલાવવું સામાન્ય રીતે અસભ્ય વર્તન તરીકે માનવામાં આવે છે તે વાતચીતમાં પ્રભુત્વ મેળવવાનો પ્રયાસ તરીકે પણ સમજાય છે તે આ વક્તાનું ધ્યાન લે છે અને તેને શ્રોતા પર સ્થાનાંતરિત કરે છે નમ્ર અને સચેત નોડ પણ સારી શ્રવણ કુશળતા સાથે સંબંધિત છે આ એક એવી રીત છે કે જેમાં આપણે વક્તા અથવા આપણે જે વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છીએ તેને સંકેત આપીએ છીએ કે તેઓ જે પણ કહે છે તેમાં આપણે પ્રવૃત્ત છીએ આપણે તેમની સાથે જોડાયેલા છીએ અને તેઓએ આગળ ચાલુ રાખવું જોઈએ અને જો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો આપણને લાગે છે કે તે વક્તાને ત્વરિત પ્રતિસાદ આપીને સંતોષકારક રીતે તેના વિચારોને સંપૂર્ણપણે વ્યક્ત કરવાની મંજૂરી આપે છે માથું હલાવવું નોડ એ ચોક્કસ પસંદગીની ભાવના અથવા તેની ગેરહાજરી સૂચવે છે તે જ સમયે આપણને લાગશે કે તેઓ આંતરવ્યક્તિત્વની યોગ્યતાના ચુકાદાઓ સાથે પણ સંકળાયેલા છે અને કેટલાક સંશોધકોએ માથું હલાવવું નોડ અને માથાની ધ્રુજારી શેક ના આ અર્થઘટનો સાથે સંબંધિત વિવિધ પાસાઓ શોધી કાઢ્યા છે અને હું આમાંથી કેટલાક સંશોધકોને ટાંકું છું મેટારાઝો અને વિન્સે ઇન્ટરએક્ટિવ પ્રક્રિયાઓની તપાસ કરી છે જે ઇન્ટરવ્યૂ માં સહજ છે અને જાણવા મળ્યું છે કે ઇન્ટરવ્યુ લેનાર દ્વારા માથાના નોડથી ઇન્ટરવ્યુ આપનાર દ્વારા ઉચ્ચારણની સરેરાશ અવધિમાં વધારો થાય છે ક્લોર અને સહપાઠીઓ દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં તેઓએ કોલેજના વિદ્યાર્થીઓ પર એક સો કરતા વધુ બિન મૌખિક વર્તણૂકોને કેટલું પસંદ કરે છે અથવા કેટલું નાપસંદ કરે છે તેના સંદર્ભમાં રેટ કરવા માટે હાથ ધર્યો હતો તેઓએ તેમને વાતચીત કરી હતી કારકિર્દી અધિકારીઓના અભ્યાસમાં નોડ અને શેકને વધારે પડતું રેટિંગ આપવામાં આવેલ છે જે સૂક્ષ્મ કાઉન્સેલિંગ તાલીમ અભ્યાસક્રમમાંથી પસાર થઈ રહ્યા હતાં ડિકસનએ જોયું કે ઇન્ટરવ્યુ લેનારનો માથાના નોડનો ઉપયોગ તેમની ઇન્ટરવ્યુની યોગ્યતાનો નોંધપાત્ર આગાહીકર્તા હતો જેમ કે અનુભવી ન્યાયાધીશો દ્વારા રેટિંગ આપવામાં આવ્યું હતું વધુ તાજેતરના સંશોધનમાં આ સહક્ષેત્રે નોંધ્યું છે કે શ્રોતા દ્વારા માથાના નોડનો આ વક્તાના કુલ મૌખિક આઉટપુટ માં વધારો કરે છે જે સૂચવે છે કે આ વક્તાને શ્રોતાના સચેત માથાના નોડ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવે છે માથું હલાવવું નોડિંગ પણ ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે જ્યારે આપણે સંવાદ સમાપ્ત થયા પછી રજા લેવા માગતા હોઈએ ખાસ કરીને જ્યારે આપણે આ વિચારને બીજાને મોકલવા માંગીએ છીએ કે આપણે અન્ય વ્યક્તિ માટે સુલભ છીએ અને સાથે સાથે આપણે આપણા સંબંધમાં સહાયક છીએ ત્યારે સંવાદ સમાપ્ત થવા પર માથાનો નોડ મહત્વનો બની જાય છે તે અન્ય લોકો માટે એક સંકેત છે કે તમે તેમને બોલવાનું ચાલુ રખાવા માંગો છો અને તેમના ગ્રાહકોને ઉત્તેજિત કરવા અને પ્રોત્સાહિત કરવા માટે લંબાણમાં જાતને ખોલવા માટે વિશ્વભરમાં વ્યાવસાયિકો દ્વારા પણ તેનો વ્યાપકપણે ઉપયોગ થાય છે વિવિધ વ્યવસાયોમાં તમે જોશો કે નોડિન્ગ ઇરાદાપૂર્વક એક કલા તરીકે માનવામાં આવે છે જ્યારે અન્યને સાંભળી રહ્યા હોય તેથી માથાના નોડ હાવભાવની મજબુત અસરો સારી રીતે દસ્તાવેજીકરણ કરવામાં આવી છે અને તેનો વારંવાર ઉપયોગ લગભગ તમામ સામાજિક અને વ્યાવસાયિક મુલાકાત દરમિયાન ધ્યાનપાત્ર સામ્ભળવા અને મુદ્દા સાથેની સંમતિના સૂચક તરીકે જોઇ શકાય છે આ વિડીયોમાં આપણે માથું હલાવવાના અને માથાના શેકના મહત્વના રસપ્રદ સારાંશને જોઈ શકીએ છીએ નોડ અને શેક કદાચ આપણે આપણા રોજિંદા જીવનમાં ઉપયોગમાં લઈએ તેવી સૌથી સામાન્ય બે નિશાનીઓ નોડ અને માથું શેક કરવું છે હા અને ના સંમત અને અસંમત અને ઉપરાંત ગતિની દિશા ઉપર અને નીચે અથવા ડાબી અને જમણી લય અને ગતિ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે ધીમા નોડનો ઉપયોગ થાય છે જ્યારે આપણે કોઈ વસ્તુ સાથે સંમત થઈએ છીએ જે આપણે જોઈએ છીએ અથવા સાંભળીએ છીએ ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિ બોડી લેંગ્વેજ વિશે લેક્ચર આપી રહ્યું છે અને આપણે તેનો અભિપ્રાય હમમ વહેંચીએ છીએ તે યોગ્ય લાગે છે જો આપણે અસંમત હોઈએ તો આપણે ધીમે ધીમે માથું શેક કરીએ છીએ ના મને એવું નથી લાગતું જ્યારે મતભેદનો ઉચ્ચ તબક્કો પહોંચી જાય છે ત્યારે ઊંચા લય સાથે માથાનુ શેક જોઇ શકાય છે ના તે માત્ર બકવાસ છે અને નોડ માટે તે જ થાય છે ઝડપી લય અર્થાત હા કૃપા કરીને કંઈક કે જે હું ઘણીવાર મીટિંગ માં જોઈ શકું છું જ્યારે હું ચોક્કસ સમસ્યા માટે તાત્કાલિક ઉકેલ સૂચવુ છું વક્તા અને શ્રોતા બંને દ્વારા વાતચીત દરમિયાન નોડનો ઉપયોગ પણ કરી શકાય છે જો આપણે કોઈ વ્યક્તિને સાંભળીએ છીએ અને હા હું સમજું છું અથવા હું સાંભળી રહ્યો છું તો કૃપા કરીને ચાલુ રાખો ની નિશાની તરીકે નોડ કરીએ છીએ તે દર્શાવે છે કે આપણે ધ્યાન આપી રહ્યા છીએ અને વક્તા જે કહે છે તેમાં રસ છે અને વક્તા તરીકે આપણે શ્રોતાઓને આપણી સાથે સંમત થવા માટે પ્રભાવિત કરવામાં મદદ માટે સારી રીતે મૂકવામાં આવેલ નોડનો ઉપયોગ કરી શકીએ છીએ ઉદાહરણ તરીકે નિવેદન આપ્યા પછી અથવા આલંકારિક પ્રશ્ન પૂછ્યા પછી નોડ છે કે જે આપણને ખરેખર શું જોઈએ છે આપણે સાંભળનારને હા સૂચવવા નોડ કરીએ છીએ તે છે મારો અભિપ્રાય ચાલો આપણે એમ કહીએ કે શ્રોતાઓને રસ બતાવવા માટે નોડ આપીએ તે ખૂબ અસરકારક છે હું તેનો સતત ઉપયોગ કરી શકું છું ખાસ કરીને ત્યારે જ્યારે હું માહિતી માટે વાતચીતમાં ઊંડે ઉતરૂ છું જો આપણે કોઈ વાતચીત ભાગીદારને બતાવીએ કે અમને રસ છે અને તેઓ જે કહે છે તે મંજૂર કરીએ છીએ તો તેઓ વધુ વાચાળ બનશે તેઓ વસ્તુઓનુ બેકગ્રાઉંડ અથવા હાલના જોડાણ વિશે અને વધુ આગળ વાત કરે છે તે કેટલાક ઊંડા પ્રશ્નો માટે દરવાજો ખોલે છે જેમ કે તે મુદ્દો હું સંપૂર્ણપણે સમજી શકતો નથી કારણ કે આપણે પહેલેથી જ રસ વધાર્યો છે પ્રશ્ન કાયદેસર લાગે છે આપણને વધુ માહિતીની જરૂર છે જો આપણે ત્યાં દસ મિનિટ શાંતિથી બેસીને એ જ પ્રશ્ન પૂછ્યો તો આપણે એવી છાપ ઊભી કરીએ છીએ કે આપણે ધ્યાન પણ નથી આપ્યું લોકોને પ્રભાવિત કરવા માટે નોડ કરવુ તે આ ઇંસેપ્શન નોડ કામ કરે છે તેમ કહેવાય છે ચાલો આપણે ટૂંકમાં માથાના ઝુકાવ અને ઝોક પર પણ નજર કરીએ અને તેઓ શું સૂચવે છે તે જોઈએ આપણને લાગે છે કે આપણું માથું શરીરની ખૂબ જ નોંધપાત્ર લાક્ષણિકતા છે કારણ કે આપણી પાસે ગરદનનું ફ્લેક્સિબલ સ્ટ્રક્ચર છે તે ફરી શકે છે તે આગળ વધી શકે છે આપણે આપણું માથું પાછું ખેંચી શકીએ છીએ આપણે તેને બાજુ તરફ આગળ અને પાછળ તરફ વાળી શકીએ છીએ અને માથાની આ બધી હિલચાલ આપણા વિવિધ ઝુકાવ અન્ય લોકોને લાગણીઓનો ચોક્કસ સમૂહ સૂચવે છે લોકો તેમના માથાને ડાબી અથવા જમણી બાજુ તરફ નમાવે છે તે સામાન્ય છે જ્યારે તેઓ કંઈક રસપ્રદ જોઈ રહ્યા હોય અથવા તેઓ કંઈક રસપ્રદ સાંભળી રહ્યા હોય સામાન્ય રીતે તેને હળવા અને નમ્ર રસની નિશાની માનવામાં આવે છે લાંબા અથવા ઊંડા ઝુકાવ સહાનુભૂતિ બનાવે છે તે જ સમયે સંવાદ દરમિયાન આપણું માથું જમણી તરફ કે ડાબી તરફ નમેલું છે વક્તા તરીકે અથવા શ્રોતા તરીકે તે પણ આપણી વિચાર પ્રક્રિયાઓ વિશેના ચોક્કસ સંકેતો બીજાને મોકલે છે આ પાસાને હું આ મોડ્યુલ દરમિયાન થોડી વાર પછી લઈશ હું ફરીથી એલન પીસનો ઉલ્લેખ કરીશ તેમણે સૂચવ્યું છે કે માથાની ત્રણ મૂળ સ્થિતિઓ છે જે કોઈપણ ક્રિયાપ્રતિક્રિયા દરમિયાન કાયમી છાપ છોડી દે છે અને તે છે ઊંચું માથું નમેલું માથું અને માથું નીચેની હલચલ ઊંચું માથું એ એક સ્થિતિ છે જે એક વ્યક્તિ દ્વારા લેવામાં આવે છે જ્યારે તે વ્યક્તિ સામાન્ય રીતે જે કહેવામાં આવ્યુ છે તેના વિશે તટસ્થ વલણ ધરાવે ત્યારે સામાન્ય રીતે જો તેને સમર્થન અથવા સુધારો કરવામાં આવતો નથી ધારો કે આપણી આંગળીના હલનચલનમાં હાથ તો માથું વાતચીત દરમિયાન સ્થિર રહે છે અને ક્યારેક ક્યારેક નાના નોડ દ્વારા વિરામચિહ્નિત થઈ શકે છે તેથી જ્યારે આપણે આ ખાસ હાવભાવમાં આપણા હાથ અને આંગળીઓનો ઉપયોગ કરીએ છીએ ત્યારે તે મૂલ્યાંકનકર્તા હાવભાવ બની જાય છે અને મૂળભૂત અર્થમાં વિવિધ રંગો ઉમેરવામાં આવે છે આમાંથી કેટલાક આપણે જોઈશું જ્યારે આપણે હાથ અને આંગળીની સ્થિતિ અને હાવભાવ લઈશું ત્યારે જ્યારે માથું ઊંચું કરીને હડપચી બહાર કાઢવામાં આવે છે ત્યારે તે ખૂબ જ મજબૂત આત્મવિશ્વાસ શ્રેષ્ઠતાની લાગણી ઘમંડની ભાવના અને તે જ સમયે નિર્ભય વલણ સૂચવે છે પીસએ ટિપ્પણી કરી છે કે જે લોકો અર્ધજાગ્રત રીતે આ મુદ્રા અપનાવે છે તેઓ તેમના ગળાને છતુ કરે છે જે સૂચવે છે કે તેઓ અન્ય લોકોથી ડરતા નથી અને એક રીતે તેઓ સૂચવે છે કે તેઓ તમને નાક નીચે જોઈ રહ્યા છે સામાન્ય રીતે તેને શ્રેષ્ઠતા અને ઘમંડનો સંકેત માનવામાં આવે છે પરંતુ ઘણી વાર આપણે જોયું છે કે જે લોકો અત્યંત આત્મવિશ્વાસ ધરાવે છે અને નિર્ભય વલણ ધરાવે છે તેઓ પણ ઘણીવાર અજાણતા આ ખાસ હાવભાવ દર્શાવે છે માથું નમાવવું ઘણીવાર પૂરતો સંકેત માનવામાં આવે છે કારણ કે તે આપણી ગરદનને અન્ય લોકો સમક્ષ ઉજાગર કરે છે ચાર્લ્સ ડાર્વિનએ સૌપ્રથમ આ જોડાણની નોંધ લીધી હતી અને તેમણે સૂચવ્યું હતું કે મનુષ્ય તેમજ પ્રાણીઓ તેમના માથાને એક બાજુ નમાવે છે જ્યારે તેઓ કોઈ વસ્તુમાં રસ લે છે અને આક્રમક નથી આપણને લાગે છે કે લિંગ આધારિત પાસું પણ માથાના ઝુકાવ સાથે સંકળાયેલું છે ચિત્રકલાનો અભ્યાસ છેલ્લી ઘણી સદીઓથી દર્શાવે છે કે પુરુષોની સરખામણીમાં મહિલાઓને માથાના ઝુકાવનો ઉપયોગ કરીને વધુ વખત દર્શાવવામાં આવે છે જાહેરાતોમાં પણ ઘણી વખત મહિલાઓને માથું નમાવીને બતાવવામાં આવે છે સંશોધકો આપણને જણાવે છે કે તે જુદા જુદા સમાજોમાં પુરુષો કરતાં મહિલાઓમા તે ત્રણ ગણુ વધારે છે જે આપણને તે સ્ત્રીઓમાં જોઈએ છીએ તે સામાન્ય રીતે જાતીય રસના સંકેત તરીકે માનવામાં આવે છે આપણી ગરદનનો ઝુકાવ એ પણ બતાવે છે કે મોટાભાગના લોકો સાહજિક સ્તરે અને પુરુષો સાથે વ્યવસાયિક વાટાઘાટોમાં કેવી રીતે વસ્તુઓને સમજે છે જો નમેલું માથું ઘણી વાર બતાવવામાં આવે છે તો તે ઘણી વખત આત્મસમર્પણનું કૃત્ય તરીકે લેવાય છે અથવા સંકેત છે કે વસ્તુઓ વહેલી અથવા મોડી તમારા દ્વારા સ્વીકારવામાં આવશે અને તેથી સ્ત્રીઓને ખાસ કરીને કોઈપણ વાટાઘાટો દરમિયાન દરેક સમયે ખાસ કરીને માથું ઊંચું અને સીધું રાખવાની સલાહ આપવામાં આવે છે તે આપણને સમજવામાં પણ મદદ કરે છે કે પ્રેઝંટેશન દરમિયાન અથવા જ્યારે આપણે ભાષણ આપીએ છીએ ત્યારે અન્ય લોકોના મનમાં કેવા પ્રકારની વિચારધારા ચાલી રહી છે અને આપણે આપણા પ્રેક્ષકોને જોઇ શકીએ છીએ જ્યારે તમે પ્રેક્ષકોને મૂલ્યાંકન હાવભાવ જેવા કે તેઓનુ માથું ઝુકાવતા અને હડપચી પર હાથનો ઉપયોગ કરીને આગળ ઝુકેલા જુઓ છો ત્યારે તમે સમજી શકો છો કે લોકો મુદ્દા પર ધ્યાન આપી રહ્યા છે જ્યારે તમે અન્યની વાત સાંભળો છો ત્યારે આપણે માથાના ઝુકાવનો ઉપયોગ કરીએ છીએ અને માથું હલાવીએ છીએ અને સાંભળનારને તમારા પ્રત્યે ભરોસો થવા લાગશે કારણ કે તમે રસ ધરાવનાર અને બિન જોખમી દેખાશો અને હવે આપણે આપણા જમણા અને ડાબી બાજુના માથાના ઝુકાવની ચર્ચા કરવાના મુદ્દા પર આવીએ છીએ જો માથું જમણી તરફ નમેલું હોય તો તમે વધુ ખુલ્લા લાગશો કારણ કે તમે મગજના સર્જનાત્મક ભાગમાં છો જો તમારું માથું ડાબી તરફ નમેલું છે તો તમે જે બોલાઈ રહ્યુ છે તેનું બૌદ્ધિક રીતે વિશ્લેષણ કરો છો 2006 ના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે તમારા માથાને જમણી તરફ નમવું તમને પ્રમાણિક અને ભરોસાપાત્ર દેખાતા બનાવે છે અને તમારા માથાને ડાબી તરફ નમેલું રાખવું તમને વધુ આકર્ષક બનાવે છે તેથી વિકલ્પ એક આકર્ષક વ્યક્તિ તરીકે આવવાનો છે અથવા વધુ પ્રમાણિક અને ભરોસાપાત્ર વ્યક્તિ તરીકે આવવાનો છે માથું નમાવવું ઘણીવાર વિશ્વાસના સંકેત તરીકે જોવામાં આવે છે તે સહાનુભૂતિના સંકેત તરીકે પણ માનવામાં આવે છે કારણ કે તે મૂળભૂત રીતે બિન જોખમી હાવભાવ છે તેને આધીનતાના હસ્તાક્ષર તરીકે પણ લઈ શકાય છે જેમ આપણે અગાઉની સ્લાઈડમાં ચર્ચા કરી છે રાજકુમારી ડાયનાએ પણ માથાના આ ખાસ હાવભાવને ખૂબ પ્રખ્યાત બનાવ્યો છે તે એક ખુશામતખોર અને ફોટોગ્રાફિક મુદ્રા છે જો કે કેટલાક નિષ્ણાંતોએ તેને ઉદાસીનતાની ભાવનાના પ્રક્ષેપણ તરીકે પણ વાંચ્યું છે માથું અને હડપચી નીચે હોય તે સ્થિતિ નકારાત્મક અને નિર્ણાયક વલણ દર્શાવે છે તે એવું પણ સૂચવી શકે છે કે વ્યક્તિમાં ચોક્કસ આક્રમકતા પણ હાજર છે જે આ ચોક્કસ સ્થિતિ દર્શાવે છે જટિલ મૂલ્યાંકન જૂથો સામાન્ય રીતે નીચા માથાથી બનાવવામાં આવે છે અને આપણને જાણવા મળે છે કે આ સ્થિતિ સાથે હાથ અને આંગળીઓનો જોડાણ કાં તો આ મુદ્દાને વધુ ઉશ્કેરે છે અથવા મંદ કરે છે જો સંવાદમાં કોઈ વ્યક્તિ આ ખાસ હાવભાવ અથવા મુદ્રા અપનાવવાનું ચાલુ રાખે છે તો તેને જવાબની ઇરાદાપૂર્વકની ગેરહાજરી તરીકે લેવું પડશે વ્યક્તિ સંવાદમાં સામેલ થવા માંગતો નથી તેથી વ્યાવસાયિક પ્રસ્તુતકર્તાઓ અને પ્રશિક્ષકો ઘણીવાર પ્રેક્ષકોનો સામનો કરે છે જેઓ માથું નીચે અને હાથને ક્રોસ માં જોડીને બેઠા હોય છે તેથી જે લોકો અનુભવી છે અને જે લોકો સંરક્ષણ ઘટાડવા માટે તાલીમ પામ્યા છે અને અન્ય લોકો પ્રેક્ષકોને સામેલ કરવા અને તેઓ તેમની વાતચીત અથવા વ્યાવસાયિક વાટાઘાટો અથવા પ્રેઝેંટેશન શરૂ કરે તે પહેલા તેમને ભાગ લેવડાવવા માટે સક્રિયપણે ચોક્કસ પગલાં લેશે કોઈક રીતે આ ચોક્કસ માથુ નીચે રાખવાની હિલચાલને તોડીને વ્યક્તિનો ચોક્કસ સમાવેશ શરૂ કરવા માટે આપણે વિવિધ પ્રકારના હથોડાનો ઉપયોગ કરી શકીએ છીએ તેથી જો આપણી રણનીતિ સફળ થાય તો પ્રેક્ષકો માથું ઊંચું કરશે અને આગળની માથાની સ્થિતિ નમેલી હશે કાં તો જમણી બાજુએ અથવા ડાબી બાજુએ નમેલું હશે આ વ્યક્તિના દ્રષ્ટિકોણથી તે રસનો પ્રારંભિક બિંદુ હશે આ ખાસ વિડીયોમાં માથું નમેલું છે અને તેમના ચિત્રો દર્શાવવામાં આવ્યા છે માથાની સ્થિતિ માથું નમેલું શ્રોતાઓ ઉપરાંત નોડ એ બીજી રીત છે જે આપણે રસ દર્શાવવા માટે માથાનો ઉપયોગ કરી શકીએ છીએ અને વાતચીતમાં માથું ઝુકાવવું તે રસના સંકેત તરીકે વર્ણવવામાં આવે છે અથવા શક્તિશાળી રીતે કહે છે કે હું આરામદાયક છું હું ગ્રહણશીલ છું પરંતુ એક સારું કારણ હકીકતમાં હું કેમ શોધી શક્યો નથી મેં કૂતરાનું ચિત્ર બતાવ્યું કારણ કે મને ખ્યાલ છે કે આ નિશાની ક્યાંથી ઉદ્ભવે છે અને મજાની વાત એ છે કે આપણે ચોક્કસપણે જાણતા પણ નથી કે કૂતરાઓ આવું કેમ કરે છે મારા માટે આ એક સૌથી વિવાદાસ્પદ સંકેતો છે સમજણો રસથી શરૂઆત પામે છે તેથી નમેલું માથું ગરદનની બાજુની કેરોટિડ ધમની ને છતી કરે છે તે શરણાગતિ અને નબળાઈની લાગણીઓની નિશાની હોઈ શકે છે હુ નથી જાણતો માથાના ઝુકાવ સાથેના મારા અનુભવો શું છે તે હું તમને જણાવીશ હું શ્રોતાઓના હકાર નોડ માટે વિકલ્પ શોધતો હતો તેનો ઉપયોગ કરવાથી તે સતત બોબલ હેડ જેવો દેખાતો બનાવે છે અને લગભગ એક વર્ષ સુધી માથું ઝુકાવ્યા પછી અને મુખ્યત્વે બે પ્રતિક્રિયાઓ નોંધી પ્રથમ બિલકુલ નહીં બીજું મૂંઝવણ જે ક્ષણે મેં માથું નમાવ્યું હું તરત જ જોઈ શક્યો કે તે ચહેરા પર શું અભિવ્યક્તિ કરી રહ્યો છે અને તદુપરાંત મેં ભાગ્યે જ નોધ્યુ કે બીજા કોઈએ માથું ઝુકાવ્યું છે ખાસ કરીને રસ વધારવા માટે નહીં પરંતુ જ્યાં આપણે ક્રિયામાં માથું નમેલું જોઈ શકીએ તે ટેલિવિઝન છે ઉદાહરણ તરીકે હાવ આઈ મેટ યોર મધર શો માં સિઝન બે એપિસોડ સાત તે નાયક દ્વારા પણ વર્ણવવામાં આવે છે નબળાઈની ભાવના આપવા માટે ટેડ સહેજ નમેલો હતો આ વીડિયોમાં નિવૃત્ત એફબીઆઈ એજન્ટ જો નાવરો દ્વારા માથાના ઝુકાવનું અર્થઘટન રજૂ કરવામાં આવ્યું છે તેનો વ્યાવસાયિક અનુભવ તેને ખૂબ મૂલ્યવાન સમજ આપે છે માથું ઝુકાવવું કદાચ આરામના શ્રેષ્ઠ સૂચકોમાંનું એક છે કદાચ સ્મિત કરતાં વધુ શક્તિશાળી છે કારણ કે મોટાભાગના લોકો નકલી સ્મિત બનાવી શકે છે પરંતુ જ્યારે આપણે ખરેખર આરામદાયક હોઈએ ત્યારે માથું નમેલું હોય છે જ્યારે કોઈ ખરેખર આપણામાં વિશ્વાસ કરે છે ત્યારે તેઓ આપણી આસપાસ આરામદાયક હોય છે તેઓ માથું ઝુકાવશે આપણે પ્રજાતિ તરીકે આપણી ગરદન ઉઘાડી નથી પાડતા જ્યા સુધી આપણે ખરેખર આરામદાયક હોઈએ હકીકતમાં તમે કોઈ સાથે વાત કરી રહ્યા હોવ અને તમે કંઈક નકારાત્મક કહ્યું છે અને તરત જ તેમનું માથુ ઉંચકાશે કારણકે તે અસ્તિત્વનો ઉત્તર છે જે મારી ગરદનને ઉઘાડી નહીં પાડે મારી ચર્ચા દરમિયાન મેં મુખ્ય સ્થિતિઓને આવરી લેવાની કોશિશ કરી છે જે આપણું માથુ ધારણ કરે છે સ્મિતના મુખ્ય પ્રકારો વગેરે હજુ બીજા પણ પાસાઓ છે જે ચર્ચામાં બાકી છે તેમાંના ઘણા જ્યારે આપણે આપણાં હલનચલન હાવભાવ અને મુદ્રાના સમૂહની ચર્ચા કરીશું ત્યારે લઈશું થોડાક તો પણ રહી જશે પણ તે આપણા લાઈવ સેશન દરમિયાન લઈ શકાય છે